તેથી અમે ફાઈનાઈટ એલિમેંટ મેથડ ની અમારી ચર્ચા ચાલુ રાખીશું જે એક નવી પદ્ધતિ છે જેનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને મુખ્ય વિચાર કે જેના પર આપણે નિર્માણ કરવાનું શરૂ કરવા માંગીએ છીએ તે આ ભારિત શેષ વિચાર યોગ્ય છે તેથી શેષ તફાવત એ હતો કે તમે અને વચ્ચેનો તફાવત જાણો છો આદર્શરીતે અમે ઇચ્છીએ છીએ કે તે 0 હોય અને ટેસ્ટિંગ ફંક્શન જે છે અથવા તોલવાનું ફંકશન અમે સરેરાશ અર્થમાં તેને ડોમેન પર 0 પર લાગુ કરીએ છીએ અને અમે તેને બધા નાના નાના પેટા ડોમેન્સ પર પુનરાવર્તન કરીએ છીએ તેથી હવે જેમ આપણે બેઝ ફંક્શનના પ્રકારો શું છે તેની ટૂંકી ચર્ચા કરીશું તેથી હવે એક પરિમાણીય આધાર ફંકશન પર આવી રહ્યા છીએ તેથી આ ખરેખર સરળ ભાગ છે 1D સમસ્યાને અલગ પાડવાની સૌથી સરળ રીત કઈ છે વિદ્યાર્થી લાઇન સેગમેન્ટ રેખા વિભાગો બરાબર ને તેથી તે બરાબર છે કે આપણી પાસે આના જેવી લાઇન સેગમેન્ટ લેંગ્વેજ છે અને અમે તેને આ રીતે ડિસ્ક્રિટાઇઝ કરીએ છીએ અમુક x બરાબર છે 0 થી x એવું કંઈક અને આપણે નક્કી કરવું પડશે કે આ સમસ્યા માટે અજ્ઞાત શું છે તેથી અજ્ઞાત જે આપણે ઉદાહરણ તરીકે કહીશું તે આ નોડ પરના ફંકશન નું મૂલ્ય હોઈ શકે છે હવે ચાલો અહીં એક સેગમેન્ટ લઈએ તો આ સેગમેન્ટ અહીં તેથી આને FEM માં આપણે સેગમેન્ટ નથી કહેતા અમે તેને એલિમેન્ટ કહીએ છીએ પરંતુ જ્યારે તમે 1D માં એલિમેન્ટ શબ્દ સાંભળો છો ત્યારે તમારે ફક્ત લાઇન સેગમેન્ટ વિશે જ વિચારવું જોઈએ તેથી આપણે આ એલિમેન્ટ કહીશું તેથી આ રીતે ઘણા બધા મર્યાદિત તત્વો પર શબ્દ મર્યાદિત એલિમેન્ટ પદ્ધતિ લોટ આ સમગ્ર પદ્ધતિ બનાવે છે તો ચાલો આ વ્યક્તિને અહીં જ ઝૂમ કરીએ હવે દરેક એલિમેન્ટ માટે હું અમુક પ્રકારના બેઝિસ ફંક્શન વ્યાખ્યાયિત કરીશ તેથી તમે અત્યાર સુધી જે જોયું છે તેનાથી આ થોડું અલગ હશે ઉદાહરણ તરીકે જ્યારે આપણે ફાઈનાઈટ ડિફરન્સ મેથડ ની ચર્ચા કરી રહ્યા હતા ત્યારે વિવિધ નોડ પર ફંક્શનના મૂલ્યો માત્ર અજાણ્યા છે અને અમે તે અધિકારોમાંથી અમારા સમીકરણો બનાવીએ છીએ હવે આપણે શું કરીશું તે અજ્ઞાત હજી પણ સમાન છે નોડ્સની કિંમત પરંતુ આપણે એક પ્રકારનું સરળ ફંકશન બનાવીશું જે આ નોડ મૂલ્યો વચ્ચે પ્રક્ષેપિત કરે છે તો ચાલો આપણે કંઈક વ્યાખ્યાયિત કરીએ જે તમે પહેલા જ જોયું હશે તો ઠીક છે દરેક એલિમેન્ટના બે આધારભૂત કાર્યો છે અને ચાલો જોઈએ કે તેઓ કેવા દેખાય છે તેથી હું આ રીતે લખવા જઈ રહ્યો છું તો આ બરાબર છે તો આ e સેગમેન્ટ અથવા e એલિમેન્ટ છે જે હું ઝૂમ ઇન કરી રહ્યો છું અને પછી અહીં બતાવું છું અને 1D માં દરેક એલિમેન્ટમાં કેટલા નોડ હશે 2 નોડ ડાબો નોડ અને જમણો નોડ તેથી તે ડાબા નોડને આપણે સબસ્ક્રીપ્ટ 1 સાથે અને જમણા નોડને હું સબસ્ક્રીપ્ટ 2 તરીકે કૉલ કરી રહ્યો છું તેથી જો હું કોઈ એલિમેન્ટ લઉં તો ત્યાં એક પ્રકારનો સ્થાનિક નંબર છે જે દરેક ઘટકમાં સ્થાનિક 1 અને 2 ડાબે છે તેથી આ ફંક્શન જો તમે જુઓ તો આ ફર્સ્ટ બેઝિસ ફંક્શન છે થી આ માત્ર એલિમેન્ટ e પર વ્યાખ્યાયિત થયેલ છે અને તે બહાર શૂન્ય છે તેથી તમારે આ ફંક્શનનો ઉપયોગ એલિમેન્ટની બહાર ન કરવો જોઈએ આ ફંક્શન માત્ર એલિમેન્ટ પર જ વ્યાખ્યાયિત થયેલ છે તો આ છે શું તે એક પ્રકારની વિરોધી સપ્રમાણ વ્યાખ્યા છે વિદ્યાર્થી બે આધારભૂત ફંકશન છે એલિમેન્ટ માટે બે આધારભૂત ફંકશન છે અને આ તે બે આધારભૂત ફંકશન છે તો ચાલો જોઈએ કે આપણને 2 ની શા માટે જરૂર છે તો આવું શું છે આ પહેલું છે વિદ્યાર્થી આ એક એલિમેન્ટ છે જેમાં વિસ્તાર સેગમેન્ટ તેમજ તે પોઈન્ટનો સમાવેશ થાય છે એક એલિમેન્ટમાં સેગમેન્ટ અને સેગમેન્ટનો સમાવેશ થાય છે જેનો અર્થ છે કે એલિમેન્ટ એક સેગમેન્ટ છે અને તે સેગમેન્ટમાં તેના પર 2 નોડ્સ છે અને એલિમેન્ટમાં તેના પર બે આધારભૂત ફંકશન પણ વ્યાખ્યાયિત છે FEM સાહિત્યમાં આ આધારભૂત ફંકશનને આકાર ફંકશન પણ કહેવામાં આવે છે તેથી તમે આ શબ્દનો વૈકલ્પિક ઉપયોગ થતો સાંભળશો તેથી જો તમે આકાર ફંક્શન વાંચો છો તો મૂંઝવણમાં ન આવશો તેનો અર્થ બેઝિસ ફંક્શન છે તેથી આકાર અથવા આધાર ફંકશનનો અર્થ એ જ વસ્તુ છે હવે આપણે તેમાંથી બે શા માટે વાપરી રહ્યા છીએ તે સમજીશું તે માત્ર એક ખૂબ જ સુંદર ભૌમિતિક પ્રોપર્ટી છે તો જો હું ફર્સ્ટ બેઝિસ ફંક્શનને પ્લોટ કરું તો તે કેવું દેખાય છે તો ચાલો આપણે કહીએ કે આ મારી અહીં છે અને આ મારી અહી છે તો આ પ્રથમ આકારનું ફંકશન આ નોડ પર x વિદ્યાર્થી 1 1 તો તેની કિંમત ચાલો આપણે કહીએ કે 1 અહીં અને અહીં વિદ્યાર્થી 0 તેથી તે a છે અને તે વચ્ચેની સીધી રેખા છે કારણ કે તે રેખીય જમણી બાજુ છે તો આ પ્રથમ શેપ ફંક્શન જેવો દેખાય છે તે સેકન્ડ શેપ ફંક્શન વિશે શું છે તેથી તે 0 પર છે અને પછી 1 ની કિંમત પર જાય છે હવે જો હું તમને કહું કે જો હું લઉં તો આ કેવું દેખાશે વિદ્યાર્થી ટ્રેપેઝિયમ તે બરાબર ને ટ્રેપેઝિયમ જેવું દેખાશે તો સૌપ્રથમ આ ફંક્શન અહીં છે કે તે બહુપદીની કઈ ડિગ્રી છે વિદ્યાર્થી પ્રથમ પ્રથમ બરાબર ને તે બંને પાસે રેખીય x શબ્દ છે તેથી એકંદરે તે રેખીય છે અને આ ફંક્શનની કિંમતો શું છે x પર આ ફંક્શનની કિંમત તેની કિંમત શું છે વિદ્યાર્થી એ A બરાબર ને તો આ એ છે કે તેનું મૂલ્ય શું છે વિદ્યાર્થી બી b બરાબર ને તેથી જો આ b છે અને આપણે જાણીએ છીએ કે તે રેખીય છે તેથી આ ફંકશન મૂળભૂત રીતે યોગ્ય છે તો આ બે શેપ ફંક્શનનો તમારા બેઝિક ફંક્શન તરીકે ઉપયોગ કરીને કન્સ્ટ્રક્શન કરીને તમે શું મંજૂરી આપો છો તમે તમારા અજાણ્યા ફંક્શનને મંજૂરી આપી રહ્યા છો જે તમે આ વ્યક્તિઓના સંદર્ભમાં 2 નોડ્સ વચ્ચે સરળ રીતે બદલાતા રેખીય ફંકશન તરીકે વ્યક્ત કરશો તો આનો ફાયદો એ છે કે ઉદાહરણ તરીકે જો હું મને આ b ને અહીંથી દૂર કરવા દઉં અને તેને આ એલિમેન્ટની બાજુમાં અંદરની બાજુએ મુકું તેથી જો આ એલિમેન્ટ e છે આ એલિમેન્ટ e વત્તા 1 છે તેની બાજુમાં આવેલું છે મારો મતલબ તેની બાજુમાંનું આગલું એલિમેન્ટ હશે આ એલિમેન્ટમાં બે આકારના ફંકશન પણ હશે અને તે કરશે દેખીતી રીતે કારણ કે 1 નોડ તેના માટે સામાન્ય છે તેથી આગળના પ્રકારનું જો ફંક્શન આ રીતે જઈ શકે તો ચાલો આપણે કહીએ કે આ બિંદુએ મૂલ્યના આધારે તે મૂલ્ય ગમે તે હોય તેને ઠીક કરીએ તેથી આને બાંધવાથી તે પીસવાઈઝ રેખીય છે અને તમે આમાંથી બહાર આવતા જોઈ શકો છો તે સરસ ગુણધર્મ શું છે લીલા વળાંક દ્વારા આપવામાં આવેલ ફંકશન છે વિદ્યાર્થી સતત ઓછામાં ઓછું સતત અગાઉ જો તમને યાદ હોય કે જ્યારે આપણે પલ્સ ફંક્શન કર્યું હતું ત્યારે આપણે શું કર્યું હતું અમે તેને આ રીતે ફરીથી ભાગોમાં વિભાજિત કર્યું અને અહીં અમે કહ્યું કે પલ્સ 1 ની કેટલીક કિંમત છે તો મેં તેને આ પલ્સ 2 જેવું લખ્યું છે વિદ્યાર્થી બીજું કોઈ મૂલ્ય કેટલાક અન્ય મૂલ્યો તેથી ફંક્શન સતત હોવા છતાં તેને પલ્સ આધારે લેવાની ફરજ પાડીને હું તેને અવ્યવસ્થિત બનવા માટે દબાણ કરું છું તેથી હું મારામાં સંખ્યાત્મક ભૂલ દાખલ કરું છું જે રીતે હું ફંક્શનને વ્યક્ત કરું છું તેના બદલે જો હું આ પ્રકારનાં ફંકશનનો ઉપયોગ કરું તો હું થોડું સારું કરી શકું છું વિદ્યાર્થી સર આ એકમાત્ર વસ્તુ છે જે અમે અમારા ફંકશન સાથે અજમાવી નથી બરાબર તેથી આ તે છે જે આપણે ત્રિકોણાકાર પ્લસના કિસ્સામાં અગાઉ અભ્યાસ કર્યો હતો તે યોગ્ય છે તેથી FEM પલ્સ આધારને બિલકુલ ધ્યાનમાં લેતું નથી જ્યારે તમે પહેલાની પદ્ધતિઓમાં પલ્સ આધારનો ઉપયોગ કરી શકો છો અને તમને થોડી વધુ ભૂલો મળી છે તેથી જેમ મેં કહ્યું તેમ આ કંઈ નવું નથી હકીકતમાં આ બહુપદીઓ આપણે બધા જાણીએ છીએ કે તેઓ શું કહેવાય છે વિદ્યાર્થી લેગ્રેન્જ લેગ્રેન્જ બહુપદી તેથી તમે ઇચ્છો તેટલા પરિમાણોમાં લેગ્રેન્જ બહુપદી FEM માટે કેન્દ્રિય છે બધું આ લેગ્રેન્જ બહુપદીમાંથી બનેલું છે તમે આનાથી વધુ ફેન્સી પણ જઈ શકો છો તમે પણ લીનિયર પર કેમ રોકાઈ શકો છો વિદ્યાર્થી ક્વાડરેટિક પર જાઓ ક્વાડરેટિક પર જાઓ પરંતુ તમને ત્યાં વધુ શું જોઈએ છે મારો મતલબ છે કે પછી તમારે વધુ શું જોઈએ છે શું તમારી અજાણ્યા પદો વધશે ડેરિવેટિવ વિશે શું તેથી આ ફંક્શન જે મેં અહીં બતાવ્યું છે તે તફાવત નથી એનો અર્થ એ નથી કે તે છે વિદ્યાર્થી ભિન્નતા નોડ પોઈન્ટ પર તફાવત કરી શકાય તેવું છે જે સારું છે પરંતુ તે વચ્ચે છે વિદ્યાર્થી વધુ એક બિંદુ બરાબર તેથી જો હું ઇચ્છું છું કે તમે આના માટે એક ચતુર્ભુજ અંદાજ રજૂ કરો તો મારે અહીં વધુ એક નોડની જરૂર પડશે તો તમારો અજાણ્યો નંબર વિદ્યાર્થી વધારો વધે બરાબર છે પરંતુ એલિમેન્ટ સમાન રહે છે એલિમેન્ટ આ છે હવે તમે કહી શકો કે આ એલિમેન્ટમાં મારે કેટલા શેપ ફંક્શન જોઈએ છે કેટલા અજાણ્યા છે અધિકાર તે ઉચ્ચ ક્રમ તત્વો કહેવાય છે તેથી આ સૌથી મૂળભૂત છે કેટલાક લોકો તેને ફર્સ્ટ ઓર્ડર એલિમેન્ટ કહે છે કેટલાક લોકો તેને ઝીરોથ ઓર્ડર એલિમેન્ટ કહે છે તેના આધારે તેઓ અલગ અલગ સંમેલનો ધરાવે છે તેથી અમે આને પ્રથમ ઓર્ડર ઘટક કહીશું વિદ્યાર્થી અમે સંખ્યા વધારીએ છીએ હા જો હું પરિચય આપું તો ઠીક તેથી પ્રશ્ન એ છે કે જો હું અહીં વધુ એક નોડ રજૂ કરું તો હું મારા એલિમેન્ટને નાનું બનાવી શકું અને તેમની વચ્ચે લીનિયર પીસવાઇઝ રેખીય રાખી શકું અથવા હું એલિમેન્ટનું કદ એકસરખું રાખી શકું અને હવે વચ્ચે ક્વાડ્રેટિકનો ઉપયોગ કરી શકું બંને શક્યતાઓ અસ્તિત્વમાં છે અને બંને તમને અલગ અલગ ગુણવત્તાના ઉકેલો આપશે તમે ફંક્શનને દબાણ કરીને મેળવો છો જેને તમે ક્વાડ્રેટિક કહો છો તમે સાતત્ય સિવાય સોલ્યુશન પર વધુ સારી પ્રોપર્ટીઝ લાગુ કરી શકો છો તમે યોગ્ય રીતે ભિન્નતા પણ મેળવી શકો છો તેથી તે ટ્રેડઓફ્સ છે બહુપદીનો ઉચ્ચ ક્રમ તમે અહીં લાદશો તો ગણિત થોડું વધુ જટિલ બને છે તેથી મારો મતલબ છે કે આ તે કંઈક હતું જે તમે પહેલાથી જ જોયું હશે તે ખૂબ જ આશ્ચર્યજનક નથી તેથી આપણે બે પરિમાણ પર જઈએ તે પહેલાં આ અંગેના કોઈપણ પ્રશ્નો જો તમારી પાસે બે નોડ હોય તો તમે ફરીથી કહી શકો કે જો તમારી પાસે 2 નોડ હોય વિદ્યાર્થી પોલીનોમિયલ પણ હોઈ શકે છે શું તમે 2 નોડ્સ સાથે ઉપયોગ કરી શકો છો તમે તેના દ્વારા માત્ર એક લાઇન ફિટ કરી શકો છો તમે જે વિશે વિચારી રહ્યા છો તે ગૌસ ચતુર્થાંશ છે જે આપેલ ઈન્ટરીગ્ર્લ પર ફંક્શનનું અવિભાજ્ય છે અહીં આપણે એકીકરણ પર વિચાર કરી રહ્યા નથી અમે ફક્ત આ 2 નોડ્સ વિશે વાત કરી રહ્યા છીએ ત્યાં સ્વતંત્રતાની કેટલી ડિગ્રી છે ખરું કે જો મારી પાસે બે બિંદુઓ હોય તો હું તેના દ્વારા માત્ર એક લાઇન ફિટ કરી શકું છું હું આનાથી વધુ સારું કંઈ કરી શકતો નથી તેથી આ એક પરિમાણમાં છે